આપણે છેલ્લા લેક્ચરમાં આપણે રજૂ કરેલ લોજિસ્ટિક રીગ્રેસન પર આપણો લેક્ચર ચાલુ રાખીશું અને જો તમે છેલ્લા લેક્ચરમાંથી યાદ કરો તો આપણે પ્રોબેબિલિટીને સિગ્મોઇડલ ફંક્શન તરીકે મોડેલ કરી હતી અને સિગ્મોઇડલ ફંક્શન કે જે આપણે ઉપયોગમાં લીધું છે તે અહીં આપવામાં આવ્યું છે અને સૂચના આપવામાં આવી છે કે આ તમારું હાઇપરપ્લેન સમીકરણ છે અને n પરિમાણોમાં આ જથ્થો એક સ્કેલેર છે કારણ કે તમારી પાસે X તત્વો n માં X તત્વો છે અને n તત્વો β1 માં છે આ કંઈક β0 β11 x1 β12 x2 અને તેથી આગળ β1n xn તેથી આ એક સ્કેલેર છે અને પછી આપણે જોયું કેઆ નેગેટીવ સંખ્યા નો ખૂબ મોટો જથ્થો છે પછી પ્રોબેબિલિટી 0 છે અને જો આ જથ્થો પોઝિટિવ સંખ્યા નો બહુ મોટો છે તો એ પ્રોબેબિલિટી 1 છે અને પ્રોબેબિલિટી નું સંક્રમણ 0 5 એ યાદ છે મેં કહ્યું હતું કે તમારે હંમેશાં તેને વર્ગ 1 વર્ગોના દૃષ્ટિકોણથી જોવું તેથી ચાલો આપણે કહીએ કે જો તમને વર્ગ 1 મોટી પ્રોબેબિલિટી સાથે જોઈએ છે અને વર્ગ 0 ઓછી પ્રોબેબિલિટી સાથે જોઈએ પ્રોબેબિલિટી એ મૂળ સમસ્યા છે પછી તમારી પાસે થ્રેશોલ્ડ હોવું જરૂરી છે જે આપણે પહેલા વર્ણવ્યું છે તેને તમે બાઈનરી આઉટપુટ માં થ્રેશોલ્ડ હોવું જરૂરી છે જે આપણે પહેલા વર્ણવ્યું છે તેને તમે બાઈનરી આઉટપુટ માં થ્રેશોલ્ડ નો ઉપયોગ કરીને ફેરવી શકો છો 5 નો થ્રેશોલ્ડ વાપરી શકો તેનું કારણ સંભાવનાઓ 0 થી 1 સુધી જાય છે તમે નોંધ્યું કે આ p of X બરાબર 0 5 થાય છે જ્યારે β0 β1 X 0 છે આનું કારણ p of X પછી e 0 ભાંગ્યા 1 બરાબર 0 જે 1 ભાંગ્યા 2 બરાબર છે બીજી એક રસપ્રદ બાબત પણ ધ્યાનમાં લો કે આ સમીકરણ હાયપરપ્લેન નાસમીકરણ પછીનું છે તેથી જો મારી પાસે આના જેવો ડેટા હોય અને આના જેવો ડેટા પણ હોય અને જો હું આ રેખા દોરું તો આ રેખા પર કોઈપણ પોઇન્ટ એ પ્રોબેબિલિટી 0 5 બરાબર છે સામાન્ય રીતે કહીએ તો 2 d કેસ અથવા હાયપરપ્લેન ની આ રેખા પરના કોઈ પોઇન્ટની n પરિમાણીય કિસ્સામાં વર્ગ 0 અથવા વર્ગ 1 માં હોવાની સમાન પ્રોબેબિલિટી હશે જેનો અર્થ થાય છે આપણે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ મોડેલ છે જેને લોગિટ મોડેલ કહેવામાં આવે છે ચાલો આપણે આ સમજવા માટે એક ખૂબ સરળ ઉદાહરણ લઈએ તો ચાલો માની લો કે આપણને ડેટા આપવામાં આવ્યો છે તેથી અહીં આપણી પાસે વર્ગ 0 અને વર્ગ 1 ના ડેટા અને પછી સ્પષ્ટ રીતે આ 2 પરિમાણીય સમસ્યા છે તેથી હાયપરપ્લેન એક રેખા બનશે તેથી એક રેખા આને અલગ કરશે અને આ પ્રકારના એક વિશિષ્ટ કિસ્સામાં વર્ગીકરણ સમસ્યાઓ જેને ખરેખર સુપરવાઇસ્ડ વર્ગીકરણ સમસ્યા કહેવામાં આવે છે આપણે તેને સુપરવાઇસ્ડ કરેલ વર્ગીકરણ સમસ્યા કહીએ છીએ કારણ કે આ તમામ ડેટાને લેબલ થયેલ છે તેથી હું પહેલેથી જ જાણું છું કે આ બધો ડેટા ક્લાસ 0 થી આવે છે અને આ તમામ ડેટા ક્લાસ 1 નો છે તેથી બીજા શબ્દોમાં કહીએ તો હું સુપરવાઈસડ થઇ રહ્યો છું તે સંદર્ભમાં કે મારે વર્ગ 0 તરીકે અને વર્ગ 1 તરીકે શું કહેવું જોઈએ છે તેથી આ પ્રકારના સમસ્યાઓ સામાન્ય રીતે તમારી પાસે આવી હોય છે અને પછી તમને નવો ડેટા આપવામાં આવે છે જેને ટેસ્ટિંગ ડેટા કહેવામાં આવે છે અને પછી પ્રશ્ન એ થાય છે કે વર્ગ શું કરે છે જો આ ટેસ્ટિંગ ડેટા સંબંધિત હોય તો આપણે આ સબંધે વિચારીએ તો તે ક્યાં વર્ગ 0 અથવા વર્ગ 1 નો છે ફક્ત ધ્યાનમાં રાખવા માટે કે આપણે આવી સમસ્યાઓનો ઉપયોગ કરીશું યાદ રાખો કે આ કોર્સની શરૂઆતમાં મેં બનાવટ ની શોધ વિશે વાત કરી હતી અને તે બધું જ્યાં તમારી પાસે ઘણા બધા નકલી રેકોર્ડ્સ હોઈ શકે છે જેમકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ અને તે બધા દાખલાઓ જેમકે નકલી દ્વારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તમે ચોક્કસ લક્ષણ દ્વારા વર્ણવી શકો છો તેથી ઉદાહરણ તરીકે એ દિવસનો સમય કે જયારે ક્રેડિટ કાર્ડ વાપરવામાં આવ્યું હતું સ્થાન કે જ્યાં ક્રેડિટ કાર્ડ ટ્રાન્સફર કરનાર વ્યક્તિ રહે છે અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વ્યક્તિ જ્યાં રહે છે તે સ્થાન પર કરવામાં આવ્યો હતો અને અન્ય ઘણા લક્ષણો તેથી જો તે ગુણધર્મો છે તો આપણે કહીએ કે ઘણા બધા લક્ષણો છે અને તમારી પાસે ક્રેડિટ કાર્ડના સામાન્ય ઉપયોગ માટેના ઘણા બધા રેકોર્ડ્સ અને કેટલાક ક્રેડિટ કાર્ડના નકલી ઉપયોગ માટેના રેકોર્ડ્સ છે પછી તમે ક્લાસિફાયર બનાવી શકશો જેને લક્ષણોનો નવો સેટ આપ્યો તે એક નવો વ્યવહાર છે જે શરૂ થઈ રહ્યો છે તે ઓળખી શકે છે સંભવ છે કે આ વ્યવહાર દગાબાજ છે તેથી તે એક સમાન સમસ્યા વિશે વિચારવાનો બીજો માર્ગ છે તેથી તેમ છતાં આ ઉદાહરણ ધ્યાન માં લઇ શકાય કે આપણે શું કરવાની જરૂર છે આ કોલમ 0 કે 1 થી ભરવો પડશે જો હું 0 સાથે રો ની કોલમ ભરીશ તો તેનો અર્થ એ કે આ ડેટા વર્ગ 0 નો છે અને જો હું તેને 1 ભરીશ તો કહી શકાય કે આ વર્ગ 1 ને અનુસરે છે અને તેમજ આગળ પણ So this is what we are trying to do we do not know what the classes are તેથી આ તે છે જે આપણે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણને ખબર નથી કે વર્ગો શું છે તેથી માત્ર જોઈએ તો તે ખૂબ જ સરળ સમસ્યા છે આપણે છેલ્લા કોષ્ટકમાં બતાવેલ ડેટાને જ પ્લોટ કર્યું છે અને તમે નોંધ લો કે જો તમે ક્લાસિફાયર ઇચ્છતા હો તો આવું કંઈક કરશે તેથી આ સમસ્યા રેખીય રીતે અલગ પાડવા યોગ્ય છે તેથી તમે તે વાક્ય સાથે લાવી શકો છો જે તે કરે છે તો ચાલો જોઈએ કે આ સમસ્યા હલ કરવા માટે આપણે લોજિસ્ટિક્સ રીગ્રેસન નો ઉપયોગ કરીએ તો શું થાય છે તેથી જો તમે લોજિસ્ટિક્સ રીગ્રેસન નો ઉકેલ કર્યો હોય તો આ કિસ્સામાં તે તારણ આપે છે કે આ પરિમાણ મૂલ્યો છે અને આ આપણને પરિમાણ મૂલ્યો કેવી રીતે મળ્યા આ પરિમાણોનાં મૂલ્યો ઓપ્ટિમાઇઝેશન ફોર્મ્યુલેશન દ્વારા રક્ષિત છે જ્યાં 1 લોગ ની સંભાવના નિર્ણય ચલો તરીકે β0 β11 અને β12 સાથે વધારી રહ્યું છે અને આપણે અહીં જોઈએ છીએ કે 3 નિર્ણય ચલો છે કારણ કે આ એક પરિમાણીય સમસ્યા હતી તેથી દરેક પરિમાણ માટે 1 ગુણાંક હતો અને પછી અચલ 1 હવે તમારી પાસે આ એકવાર જો હોય તો તમે શું કરો છો તમારી પાસે સુત્ર p ઓફ x છે જે સિગ્મોઇડ પહેલાં લખેલી છે તેથી આ એક સિગ્મોઇડલ ફંક્શન છે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ પછી જ્યારે પણ તમને એક ટેસ્ટિંગ ડેટા મળે છે ચાલો આપણે તેને 1 3 કહીએ તમે આ સિગ્મોઇડલ માં મુકો તો કાર્ય તમને પ્રોબેબિલિટી આપે છે ચાલો પ્રથમ ડેટા પોઇન્ટ લઇ જઈ તમે એમાં મુકો છો ત્યારે તમને આ પ્રોબેબિલિટી મળે છે તેથી જો તમે 0 5 નો થ્રેશોલ્ડ વાપરો તો આપણે જે કહીએ 0 5 થી ઓછું કંઈપણ વર્ગ 0 અને તેથી કંઈપણ 0 5 કરતા વધારે તે વર્ગ 1 નો છે તેથી તમે જોશો કે આ 0 છે વર્ગ 0 વર્ગ 1 વર્ગ 1 વર્ગ 0 વર્ગ 0 વર્ગ 1 વર્ગ 0 વર્ગ 0 વર્ગ 0 તેથી મેં અગાઉની સ્લાઈડમાં જણાવ્યું છે કે આપણે જે જોઈએ તે આ કોલમમાં ભરવાનું હતું અને જો તમે રો તરફ જાઓ છો તો તે ચોક્કસ નમૂના કહે છે કે કયા વર્ગનો છે તેથી હવે આપણે જે કર્યું છે તે આપણી પાસે છે આ ટેસ્ટિંગના કેસોને કલાસિફાઇડ કર્યા છે જ્યારે તમે આ પરિમાણો ઓળખી રહ્યા હતા ત્યારે ક્લાસિફાયરે એ જોયા ન હતા તેથી આ પરિમાણોને ઓળખવાની પ્રક્રિયા છે સામાન્ય રીતે તેને ટ્રેઈનીંગ તરીકે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સ કહેવામાં આવે છે તેથી તમે ક્લાસિફાયર ટ્રેઈનીંગ આપી રહ્યા છો ટેસ્ટિંગનાં કેસો પછીથી હલ કરવામાં સમર્થ થવા માટે અને ડેટા કે જે તમે ઉપયોગ કરો જ્યારે આ પરિમાણો ઓળખાઈ રહ્યા હોય ત્યારે તેમને ટ્રેઈનીંગ ડેટા કહેવામાં આવે છે અને આ જેને તમે જેનાથી ક્લાસિફાયર ટેસ્ટિંગ કરી રહ્યાં છો તેને ટેસ્ટિંગ ડેટા કહે છે તેથી સામાન્ય રીતે તમે શું કરો છો જો તમારી પાસે ક્લાસ લેબલ્સવાળા ઘણા બધા ડેટા હોય જે પહેલેથી જ એક સારી વસ્તુ આપવામાં આવી છે તમે જાણો છો કે એક કરી શકાય આને ટ્રેઈનીંગ ડેટા અને ટેસ્ટિંગ ડેટામાં વિભાજીત કરી શકાય અને આને ટ્રેઈનીંગ અને ટેસ્ટિંગ ડેટામાં વિભાજિત કરવા માટેનું કારણ નીચે મુજબ છે આ કિસ્સામાં જો તમે તેને જુઓ આપણે કેટલાક ડેટાના આધારે ક્લાસિફાયર બનાવ્યું છે અને પછી આપણે કેટલાક અન્ય ડેટા પર તેનો ટેસ્ટિંગ કર્યુ પરંતુ આપણી પાસે તે જાણવાની કોઈ રીત નથી આ પરિણામો યોગ્ય છે કે ખોટા તેથી આપણે જે છે તેવું પરિણામ લાવવાનું છે તેથી આદર્શ રીતે તમે શું છો કરવા માંગતા હો તો તમે એક ક્લાસિફાયર બનાવવા ડેટાના કેટલાક ભાગનો ઉપયોગ કરવા માંગતા હો અને પછી તમે ડેટાના કેટલાક ભાગને જાળવી રાખવા માંગો છો અને ટેસ્ટિંગ માટે આ જાળવવાનું કારણ એ છે કે લેબલ્સ છે એ પહેલાથી જાણીતા છે તેથી જો હું ડેટાના ફક્ત આ ભાગને ક્લાસિફાયર માં આપું છું તો ક્લાસિફાયર કેટલાક વર્ગીકરણ સાથે આવશે હવે તે ડેટા પોઇન્ટસ માટે પહેલેથી સ્થાપિત લેબલ્સ સાથે તુલના કરે છે તેથી તમારું ક્લાસિફાયર કેટલું સારું છે તેની ચકાસણી કરવાથી તે માટે આને ટ્રેઈનીંગ અને ટેસ્ટિંગ ડેટામાં વિભાજીત કરવાનો હંમેશાં સારો વિચાર છે તમે કેટલા પ્રમાણમાં ટ્રેઈનીંગ માટે ડેટા વાપરો છો કેટલા પ્રમાણમાં ટેસ્ટિંગ માટે ડેટા વપરાય છે અને તેથી વધુ વસ્તુઓ વિશે વિચારો તથા આ વેલિડેશન કરવા માટે પણ વિવિધ રીતો છે તેને ટેસ્ટિંગ ડેટા દ્વારા કરી શકાશે વેલિડેશન માટે ફોલ્ડ જેવી ઘણી તકનીકીઓ છે તેથી ડેટાને વિભાજીત કરવાની ઘણી રીતો છે ટ્રેઈનીંગ અને ટેસ્ટિંગ અને પછી તમારું ક્લાસિફાયર કેટલું સારું છે તેની ચકાસણી કરો તેમ છતાં યાદ રાખવા માટેનો સૌથી અગત્યનો વિચાર એ છે જે દરેકે હંમેશાં જોવું જોઈએ કે ડેટા અને તે ટ્રેઈનીંગ અને ટેસ્ટિંગમાં ડેટામાં વિભાજીત થાય છે જે તમને સુસંગત પરિણામો આપે છે તેથી જો આ પોઇન્ટસ ફરીથી દોરવા જઈએ તે માટે આપણે તેનો ઉપયોગ અહી પ્રયોગમાં કરીશું તેથી આ બધા વર્ગ 1 ડેટા પોઇન્ટ છે આ વર્ગ 0 ડેટા પોઇન્ટસ છે અને આ તમારું હાઇપરપ્લેન છે જે લોજિસ્ટિક રીગ્રેસન મોડેલ દ્વારા દોરેલ છે અને આ તે ટેસ્ટિંગ પોઇન્ટસ છે જેનો આપણે આ ક્લાસિફાયર સાથે પ્રયાસ કર્યો છે તેથી તમે જોઈ શકો છો કે આ કિસ્સામાં બધુ જ સારું કામ થઇ રહ્યું હોય તેવું લાગે છે છે પરંતુ જેમ તમે પહેલા કહ્યું છે તેમ તમે આ પરિણામો બે પરિમાણો માં તદ્દન સરળતાથી જોઈ શકો છો જો કે જ્યારે મલ્ટીપ્લ પરિમાણો હોય છે ત્યારે તે કલ્પના ખૂબ જ અઘરી છે કે ક્યાં ડેટા પોઇન્ટ આવેલું છે અને તે જ રીતે આગળ પણ તેમ છતાં તે એક વિચાર આપે છે તમને કે લોજિસ્ટિક રીગ્રેસન શું કરી રહયુ છે તે ખરેખર અહીં એક રેખીય વર્ગીકરણ કરી રહ્યું છે જો કે આ હાયપરપ્લેન ના અર્થમાં અંતરના આધારે છે આપણે ડેટા માટે ચોક્કસ વર્ગમાં હોવાની પ્રોબેબિલિટી પણ આપીએ છીએ હવે એક વધુ વિચાર છે કે આપણે લોજિસ્ટિક રીગ્રેસનમાં વાત કરવા માંગીએ છીએ આ વિચારને રેગ્યુલરાઇઝશન તરીકે ઓળખવામાં આવે છે અહીં વિચાર નીચે આપેલ છે જો તમે ઉદ્દેશ્ય ફંક્શન કે સામાન્ય લોજિસ્ટિક રીગ્રેસન માં વાપર્યું તેને ધ્યાનમાં રાખો જેને આપણે લોગ સંભાવના ઉદ્દેશ્ય ફંક્શન તરીકે ઓળખીએ છીએ અહીં θ ફરીથી હાયપરપ્લેન અથવા નિર્ણય ચલો માં સ્થિર છે અને આ આપણે જોયું તે સમીકરણનું સ્વરૂપ છે જે અગાઉના લેકચર અને આ લેકચરની શરૂઆતમાં પણ આપણે જોયું જ્યાં સુધી હું માનું છુ હવે જો તમારી પાસે સમસ્યામાં n ચલો હોય અથવા n વિશેષતાઓ હોય અથવા n લક્ષણો હોય તો પછી તમને ઓળખાતા નિર્ણય ચલોની સંખ્યા n 1 છે તેથી દરેક ચલ માટે 1 સ્થિર અને અચલ જો આ n નું મૂલ્ય ખૂબ મોટું થાય છે જ્યારે ત્યાં મોટી સંખ્યામાં ચલો હોયતે પછી શું થાય છે કે આ લોજિસ્ટિક રીગ્રેસન મોડેલો t ઉપર થઇ શકે છે કારણ કે ત્યાં ઘણા બધા પરિમાણો છે જે તમે ડેટા પર t ઉપર નું વલણ આપી શકો છો તેથી આને રોકવા માટે આપણે કંઇક કરવા માંગીએ છીએ કે તમારી પાસે આ n 1 નિર્ણય ચલો વાપરવા માટે છે કોઈ ઇચ્છશે આ નિર્ણય ચલો ભાગ્યે જ વાપરે તેથી જ્યારે પણ તમે વર્ગીકરણ સમસ્યા માટે ગુણાંક નો ઉપયોગ કરો છો વર્ગીકરણ સમસ્યા માટે તો પછી એ ખાતરી કરો કે તમને તે ચલનો ઉપયોગ કરવા માટે મહત્તમ મૂલ્ય મળવું જોઈએ તેથી જો બીજા શબ્દોમાં કહીએ કે ત્યાં 2 છે ચલો હું કહું છું β0 β11 x1 β12 x2 ત્યારબાદ આ વર્ગીકરણ માટે હું બંનેનો ઉપયોગ કરુ છું ચાલો કહીએ કે ચલ x1 અને x2 મહત્વપૂર્ણ છે શું કોઈને ગમશે ખાતરી કરવી કે હું આનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરું જો તેઓ ખરેખર ઉકેલ અથવા ઉકેલની અસરકારકતા માટે ફાળો આપે તેથી કોઈ કહી શકે છે તે દરેક શબ્દ માટે જે તમે ઉપયોગ કરો છો તમારે બદલામાં મેળવવું જોઈએ અથવા બીજા શબ્દોમાં કંઇક જો તમે કોઈ શબ્દ વાપરો છો અને કંઈ જ બદલામાં નથી મળતું તો હું આ શબ્દને દંડ આપવા માંગું છું તેથી હું ગુણાંક ને દંડ આપવા માંગું છું આ તે છે જેને સામાન્ય રીતે નિયમિતકરણ કહેવામાં આવે છે તેથી રેગ્યુલરાઇઝેશન જટિલ મોડેલો બનાવવાનું ટાળે છે અથવા તે બિન જટિલ મોડેલો બનાવવામાં મદદ કરે છે જેથી તમારી ઓવર ફિટિંગ ની અસર માં ઘટાડો થઈ શકે તેથી આપણે આને કેવી રીતે દંડ આપીએ તેથી નોંધ લો કે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ આપણે લોગની સંભાવનાને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ તેથી આપણે અહીં શું કરીએ છીએ તે છે કે આપણે ઉદ્દેશ્યમાં બીજો શબ્દ ઉમેરીએ અને λ નિયમનકરણ પરિમાણ કહેવામાં આવે છે અને આ h θ એ એક રેગ્યુલરાઇઝેશન ફંક્શન છે તેથી આપણે એ કરવા માંગીએ છીએ જ્યારે હું θ ની કિંમતો ખૂબ મોટી પસંદ કરું છું ત્યારે હું ઇચ્છું છું કે આ ફંક્શન મોટું હોય જેથી દંડ વધારે હોય અથવા જ્યારે પણ હું ચલ પસંદ કરું ત્યારે તરત જ દંડ આવી જાય છે અને આ દંડ છે તે ઉદ્દેશ્ય ફંક્શનની આ અવધિમાં મારે જે સુધારા દ્વારા સેટ કરવો જોઈએ તેથી તે નિયમિતકરણ પાછળનો મૂળ વિચાર છે હવે આ ફંકશન ઘણા પ્રકારનાં હોઈ શકે છે તમે જો આ ફંક્શનને θTθ તરીકે વાપરતા હો તો આને L2 પ્રકારનું રેગ્યુલરાઇઝેશન કહેવામાં આવે છે તેથી પાછલા ઉદાહરણમાં આ θ β0 β11β12 T β0 β11β12 માં ફરી જશે તેથી આ કિસ્સામાં h θ β0 2 β11 2 β12 2 હવે ત્યાં અન્ય પ્રકારનાં રેગ્યુલરાઈઝેશન છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો તમે આનો ઉપયોગ કરી શકો છો જેને L2 ટાઇપ અથવા L2 નોર્મ કહેવામાં આવે છે તથા તમે L2 ટાઇપ અથવા 1 L નોર્મ તરીકે ઓળખાતી કંઈ પણ વાપરી શકો છો અને આ વધુ મૂલ્ય નો ગુણાંક જે આને વધુ ગુણાકાર કરે છે તે રેગ્યુલરાઈઝેશન શક્તિ છે કે જે તમે ચલોના વધુ ઉપયોગ માટે દંડ આપી રહ્યા છો અને એક સામાન્ય નિયમ એ છે કે રેગ્યુલરાઈઝેશન મોડેલને ટેસ્ટિંગ ડેટા સાથે વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે કારણ કે તમે ટ્રેઈનના ડેટા પર વધુ પડતા ફિટિંગને ટાળો છો તેથી તે સામાન્ય રીતે કંઈક છે જે કોઈ વ્યક્તિ ધ્યાનમાં રાખી શકે છે કારણ કે તે આ પ્રકારની સમસ્યાઓ કરે છે તેથી આ સાથે લોજિસ્ટિક રીગ્રેસનનો ભાગ સમાપ્ત થાય છે કે આપણે આગળ જે કરવા જઈ રહ્યા છીએ તે છે આપણે તમને એક કેસ અભ્યાસ બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોજીસ્ટીક રીગ્રેસન નો ઉપયોગ ઉકેલ માટે થાય છે જો કે આપણે આ કેસ અભ્યાસ કરતા પહેલાં વર્ગીકરણ અને ક્લસ્ટરિંગ પરના તમામ કેસ અભ્યાસોમાં r કોડમાંથી આઉટપુટ જોવામાં આવશે હું r કોડમાંથી એક લાક્ષણિક આઉટપુટ લઈ રહ્યો છું અને ઘણા પરિણામો આવશે જે દેખાશે આને ક્લાસિફાયરની કામગીરી નું માપન કહેવામાં આવે છે હું વર્ણન કરવા જઇ રહ્યો છું કે આ કામગીરીનાં પગલાં શું છે અને એકવાર તમે કોઈ પણ કેસના અભ્યાસ માટે કોઈ વિશિષ્ટ તકનીકનો ઉપયોગ કરો છો ત્યારે તમારે આ કામગીરી ના માપન કેવી રીતે અર્થઘટન કરવું જોઈએ તેથી હવે પછીના લેકચરમાં આપણે આ કામગીરીના માપન વિશે વાત કરીશું અને તે પછી લોજીસ્ટીક રીગ્રેસનનો ઉપયોગ કરીને કેસ સ્ટડી પરનું લેકચર જોશું આ લેકચર સાંભળવા બદલ આભાર અને હું તમને પછીના લેકચરમાં મળું છું